8085 પ્રોસેસર્સ માટે જો આપણે મશીનની ભાષામાં જોવાનો પ્રયાસ કરીએ તો તે 8 bit માઇક્રોપ્રોસેસર છે કે જેને આપણે અગાઉ કહ્યું છે તેથી શબ્દનું કદ 8 bit છે તેથી વિવિધ સંયોજનોની 28 સંખ્યા તે સમજી શકે છે તેથી તમારી પાસે 8 bit શબ્દ કદ સાથે વધુમાં વધુ 256 વિવિધ સૂચનાઓ હોઈ શકે છે તેમાંથી 8085 માત્ર 246 અલગ અલગ bit પેટર્ન નો ઉપયોગ કરે છે અને બાકીની 10 પેટર્નનો બિલકુલ ઉપયોગ થતો નથી આ 246 પેટર્ન માત્ર 74 સૂચનાઓનું પ્રતિનિધિત્વ કરે છે તેથી જ્યારે હું કહું છું કે 74 સૂચનાઓ ઉમેરો એ એક સૂચના છે બાદબાકી એ એક સૂચના છે સ્થળાંતર એક સૂચના છે ભાર એ એક સૂચના છે તેવી રીતે અને સૂચનાના ઓપરેન્ડ ના આધારે સૂચનાઓ બદલાઈ શકે છે જેમ કે જો મને મારા પ્રોસેસરમાં 10 અલગ અલગ રજિસ્ટર મળ્યા હોય તો R1 થી R10 માટે કહો કે R1R2 ઉમેરો જેથી R1 ને R1 અને R2 ના સરવાળાનો કન્ટેન્ટ મળે છે જે R3 R4 ઉમેરા ની સૂચનાથી અલગ છે જ્યાં R3 ને R3 અને R4 ના સરવાળાનો કન્ટેન્ટ મળે છે તેથી તે રીતે આ 2 અલગ સૂચનાઓ તરીકે લેવામાં આવે છે તેથી જો આપણે તે રીતે વિચારીએ તો 246 વિવિધ પેટર્ન હોય છે અને તે વાસ્તવમાં 74 વિવિધ સૂચનાઓને અનુરૂપ હોય છે અને bit પેટર્નને યોગ્ય રીતે દાખલ કરવી ખૂબ જ મુશ્કેલ છે તેથી તેઓ સામાન્ય રીતે બાઈનરી ફોર્મેટ ને બદલે હેક્સાડેસિમલ ફોર્મેટ માં દાખલ થાય છે જેમ કે ધારો કે જો તમે ઉપલબ્ધ માઇક્રોપ્રોસેસર કિટ્સ પર નજર નાખો તો તેમાં સામાન્ય રીતે 2 રીતો છે જેમાં તમે તમારા પ્રોગ્રામ ને તે કીટ માં લોડ કરી શકો છો એક કોમ્પ્યુટરમાંથી કેટલીક અપલોડ સુવિધા હોવાના માધ્યમથી હોય છે તેથી તે રીતે કિંમતો તે કીટના તે પ્રોસેસરની RAM માં સીધી અપલોડ થઈ શકે છે અથવા ઘણી વખત કિટ્સમાં તેઓને હેક્સાડેસિમલ કીબોર્ડ મળ્યું હોય છે કે જેના પર તેમને 0 થી F નંબરો આપવામાં આવ્યા હોય છે અને તમે જે મૂલ્યો દાખલ કરવા માંગો છો તેમાં તમે ટાઈપ કરી શકો છો અને તે હેક્સાડેસિમલ ફોર્મેટમાં દાખલ થાય છે ઉદાહરણ તરીકે જો તમે 0011 1100 જેવા આ ચોક્કસ bit સંયોજનને ધ્યાનમાં લો તો આ વાસ્તવમાં તે સૂચના છે જે પ્રોસેસર ને એક્યુમ્યુલેટર તરીકે ઓળખાતા રજીસ્ટરમાં સંખ્યા વધારવા માટે કહે છે જે સૂચનાને અનુરૂપ છે 8085 માં એક્યુમ્યુલેટર નામનું એક વિશેષ રજીસ્ટર હોય છે અને આ ચોક્કસ bit સંયોજન 0011 1100 માટે જો તેને ચલાવવામાં આવે તો તે પ્રોસેસરને તે એક્યુમ્યુલેટરના કન્ટેન્ટને 1 દ્વારા વધારવા માટે કહે છે તેથી બાઈનરી bit પેટર્ન તરીકે 0011 1100 દાખલ કરવાને બદલે તમે હેક્સાડેસિમલ કીપેડ દ્વારા મૂલ્ય દાખલ કરી રહ્યાં છો એટલે કે મૂલ્ય 3 અને C દાખલ કરી શકાય છે અને આવશ્યકપણે તેનો અનુવાદ કરે છે અલબત્ત જો તમે કોમ્પ્યુટર સાથે કરી રહ્યા હોવ તો તે આપોઆપ થશે તેથી ત્યાં આપોઆપ મૂલ્યો લોડ થશે પરંતુ આ બધા અપલોડિંગ ને એક વિકલ્પ મળ્યો હોય છે જે આ અપલોડ કરેલી ફાઇલના કન્ટેન્ટની સૂચિ બનાવવાનો છે તેથી ત્યાં તે માત્ર કોમ્પેક્ટનેસ ખાતર હેક્સાડેસિમલ ફોર્મેટમાં દેખાશે અને તમામ માર્ગદર્શિકાઓ અને દરેક જગ્યાએ તમે જોશો કે તેઓ બાઈનરી મૂલ્યોની દ્રષ્ટિએ નહીં પરંતુ હેક્સાડેસિમલ મૂલ્યોના સંદર્ભમાં વાત કરી રહ્યા છે બાઈનરી મૂલ્યો તેમને યાદ રાખવા અથવા તેમને સૂચના આપવાનું ખૂબ જ સરળ કારણ છે અને તમે જુઓ ત્યાં માત્ર 246 વિવિધ સંયોજનો છે તેથી જૂના દિવસોમાં લોકો લગભગ તેને યાદ રાખતા હતા તે એટલું અઘરું નહોતું જેમ કે એકવાર વ્યક્તિ 8085 પ્રોગ્રામિંગ કેટલાક દિવસો માટે કરે છે તો ઘણી વાર વારંવાર ઉપયોગમાં લેવાતી સૂચનાઓને યાદ રાખવાનું લગભગ સામાન્ય બની જાય છે જ્યારે આપણે પ્રોગ્રામ્સ લખી રહ્યા હોઈએ ત્યારે એક શક્યતા એ હોય છે કે આપણે પ્રોગ્રામને C અથવા C જેવી ઉચ્ચ સ્તરની ભાષામાં લખીએ છીએ અને પછી આપણને એક અનુવાદક મળ્યો છે જે તેને પ્રોસેસરની મશીન ભાષામાં અનુવાદિત કરશે હવે મુશ્કેલી એ છે કે અનઑપ્ટિમાઇઝ ટ્રાન્સલેશન ના ઘણા અવકાશ છે તેથી અનુવાદ બહુ ઑપ્ટિમાઇઝ નથી હોતું અને તેથી જેમ તમે જાણો છો કે માનવી એક શ્રેષ્ઠ ઑપ્ટિમાઇઝર હોય છે તેથી જો કોડ નો ટુકડો વ્યાજબી રીતે નાનો હોય અને જો તમે અનુભવી પ્રોગ્રામર હોવ તો સંભવતઃ તમે મશીન ભાષામાં શ્રેષ્ઠ સંભવિત પ્રોગ્રામ લખી શકો છો જે C અથવા C માં લખેલા અન્ય કોઈપણ પ્રોગ્રામ કરતાં વધુ સારો હશે કારણ કે તમે દરેક સૂચનાના અમલ માટે જરૂરી સમયની ગણતરી કરી શકશો તેથી તે રીતે તે સરળ બને છે અથવા જો તમે મશીનની ભાષામાં લખો તો તે વધુ સારું બને છે પરંતુ ફરીથી તેને મશીન ભાષામાં લખવું મુશ્કેલ હોય છે તો આ 2 ઉચ્ચ ભાષા અને મશીન ભાષા વચ્ચે જે મધ્યસ્થી કરવામાં આવે છે એ એસેમ્બલી ભાષા છે તેથી સૂચનાઓ દાખલ કરવાને બદલે કે જે હેક્સાડેસિમલ છે તમે કેટલાક સાંકેતિક કોડનો ઉપયોગ કરીને તે કરી શકો છો તેથી તે આવું હોય છે અને જો તમને હેક્સાડેસિમલ મૂલ્યોનો સમૂહ આપવામાં આવે તો પણ પ્રોગ્રામ નો અર્થ સમજવો મુશ્કેલ હોય છે તેથી તે અન્ય મુદ્દો છે તેથી ત્યાં શું થઈ રહ્યું હોય છે કે કંપનીઓએ સૂચનાઓ માટે કેટલાક સાંકેતિક કોડ વ્યાખ્યાયિત કર્યા હોય છે તેથી આ કોડ્સને નેમોનિક્સ કહેવામાં આવે છે દરેક સૂચના માટે નેમોનિક્સ એ સામાન્ય રીતે અક્ષરોનો સમૂહ હોય છે જે ઑપરેશન કરવા માટે સૂચવે છે તેથી તે ચાલ પર આધારિત એ નેમોનિક એડ એ નેમોનિક છે તેથી તે રીતે તે ઓપરેશનને કહી રહ્યું હોય છે જે આપણે કરવા માંગીએ છીએ તેથી આ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ અથવા એસેમ્બલી લેંગ્વેજ સ્ટેટમેન્ટ છે તેથી તેમાં નેમોનિક અને ઓપરેન્ડ કે જે ત્યાં હશે અથવા જેના પર તે ઓપરેશન કરવામાં આવશે તેનો સમાવેશ થશે તેથી જો આપણે પાછલા ઉદાહરણ પર પાછા જઈએ તો જેમ કે આ ચોક્કસ bit પેટર્ન 0011 1100 છે તેથી આ હેક્સાડેસિમલમાં 3C છે તેથી તેને અનુરૂપ નેમોનિક INR A છે તેથી INR એ ઇન્ક્રીમેન્ટ રજિસ્ટર છે તેથી IN એ ઇન્ક્રીમેન્ટ છે અને R એ રજિસ્ટર છે ઇન્ક્રીમેન્ટ રજીસ્ટર A છે તેથી A એ એક ખાસ રજીસ્ટર છે જે આપણી પાસે 8085 માં છે જે એક્યુમ્યુલેટર છે તેથી ઇન્ક્રીમેન્ટ રજીસ્ટર A અને આ 3C મૂલ્ય છે તેથી આને ઓપરેશન કોડ કહેવામાં આવે છે એટલે કે તે પ્રોસેસરને કહેશે કે ઓપરેશન શું કરવાનું છે અને તેથી જ તેને ઓપકોડ અથવા ઓપરેશન કોડ કહેવામાં આવે છે અને આ A ને ઓપરેન્ડ કહેવામાં આવે છે અને આ INR ઓપકોડ છે હવે તેથી ઉદાહરણ તરીકે જો તમે આ સૂચના 10 આ ચોક્કસ bit સિક્વન્સ 1000 0000 કહો તો આ હેક્સાડેસિમલમાં 80 છે તેથી 80 એ નેમોનિક છે તેથી તમે કહી શકો છો કે 80 એ ઓપકોડ છે અને તેનો અર્થ એ છે કે અનુરૂપ નેમોનિક એ ADD B છે તેથી ADD B એ નેમોનિક છે અને 80 એ ઓપકોડ છે તેથી તે કહે છે કે રજિસ્ટર B ઉમેરો પરંતુ કયા મૂલ્ય સાથે તેથી તે આ સૂચનામાં એવું કંઈ જણાવતું નથી પરંતુ તેનો સ્પષ્ટપણે અર્થ એ છે કે રજિસ્ટર A ના મૂલ્યમાં રજિસ્ટર B ઉમેરવામાં આવશે તેથી A એ એક વિશિષ્ટ રજિસ્ટર છે જેને 8085 માં સંગ્રાહક રજિસ્ટર કહેવામાં આવે છે અને જ્યારે પણ તમારી પાસે કોઈપણ અંકગણિત લોજિક ઑપરેશન મેળવ્યું હોય તો મોટા ભાગના કિસ્સાઓમાં એક ઑપરેન્ડ એ સંગ્રાહક હોય છે અને તે ગંતવ્ય પણ માત્ર સંગ્રાહક હોય છે તેથી જ્યારે તમે ADD B સૂચનાનો અમલ કરો ત્યારે તે શું કરશે કે તે રજિસ્ટર Aના કન્ટેન્ટ સાથે રજિસ્ટર B નો કન્ટેન્ટ ઉમેરશે અને મૂલ્ય રજિસ્ટર A માં સંગ્રહિત થશે તેથી તે અંતિમ મૂલ્ય રાખવામાં આવશે ફક્ત A અથવા માત્ર એક્યુમ્યુલેટર ની નોંધણી કરશે તેથી એ યાદ રાખવું અગત્યનું છે કે મશીન ભાષા અને તેની સાથે સંકળાયેલ એસેમ્બલી ભાષા સંપૂર્ણપણે મશીન આધારિત હોય છે તેથી જેમ કે જ્યારે તમે C લેંગ્વેજ વિશે વાત કરી રહ્યા હોવ ત્યારે C જેવી ઉચ્ચ સ્તરની ભાષા કે જે મશીન સ્વતંત્ર છે તેથી તમે સમાન C પ્રોગ્રામને સંખ્યાબંધ પ્લેટફોર્મ્સ પર લઈ શકો છો જ્યાં અંતર્ગત પ્રોસેસર્સ અલગ હોય છે અને પછી તમે તેને ફરીથી કમ્પાઈલ કરી શકો છો અને ત્યાં સંકલિત પ્રોગ્રામ ચલાવવામાં આવે છે પરંતુ તમે એક જ કમ્પાઈલ કરેલ કોડને એક મશીનથી બીજા મશીનમાં ત્યાં સુધી લઈ શકતા નથી કે જ્યાં સુધી બંને સિસ્ટમમાં બંને કોમ્પ્યુટરનું વાતાવરણ યથાર્થ રીતે સરખું ન હોય અને ખાસ કરીને પ્રોસેસર જો યથાર્થ રીતે સમાન હોય તો નહિંતર એક પ્રોસેસરની મશીન ભાષા બીજાની મશીન ભાષાથી અલગ હોય છે અને એસેમ્બલી ભાષા પણ અલગ હોય છે એસેમ્બલી લેંગ્વેજ એ મશીન લેંગ્વેજના યુઝરને સમજી શકાય તેવા વર્ઝન સિવાય બીજું કંઈ નથી તેથી તે વિવિધ પ્રોસેસરો માટે અલગ હશે તેથી પ્રોસેસર A ની એસેમ્બલી ભાષામાં લખાયેલ એક પ્રોગ્રામ પ્રોસેસર B પર કામ કરશે નહીં તેથી આ એક લાક્ષણિક ઉદાહરણ છે જેમ કે મોટોરોલા પાસે 6800 નામનું 8 bit માઈક્રોપ્રોસેસર છે અને મશીન લેંગ્વેજ તે 8085 અથવા 6800 થી અલગ છે તેથી એસેમ્બલી ભાષા 8085 માટે લખાયેલ પ્રોગ્રામ 6800 પર એક્ઝિક્યુટ કરી શકાતો નથી અને તેનાથી વિપરીત પણ હોય છે તેથી તે અહીં સ્પષ્ટ છે એસેમ્બલી ભાષા પણ પ્રોસેસર સમજી શકતી નથી અને તેથી આપણે તેને મશીન ભાષામાં રૂપાંતરિત કરવાની જરૂર પડે છે તો આપણે આ કેવી રીતે કરી શકીએ તેથી ત્યાં 2 અલગ અલગ રીત હોઈ શકે છે જેના દ્વારા તે કરી શકાય છે તેથી અગાઉ તે હેન્ડ એસેમ્બલી તરીકે ઓળખાતી વસ્તુ દ્વારા કરવામાં આવતું હતું તેથી જેમ હું કહી રહ્યો હતો કે 8085 આધારિત સિસ્ટમના જૂના ડિઝાઇનરો તેઓ દરેક સૂચના માટે કોડ યાદ રાખે છે અને જો તમે 8085 ના મેન્યુઅલ પેજ માં જુઓ તો તે તમને જણાવશે કે વિવિધ સૂચનાઓ માટેના કોડ શું છે તેથી પ્રથમ તમે એસેમ્બલી ભાષામાં પ્રોગ્રામ લખો અને પછી તે ચાર્ટ માં જુઓ કે જ્યાં તેને દરેક સૂચના માટે સૂચના ફોર્મેટના અનુરૂપ મશીનો અથવા ઓપકોડ ભાગ મળ્યો હોય છે અને તે ઓપકોડનો ઉપયોગ કરીને તમે તમારા પ્રોગ્રામને 8085 મશીન લેંગ્વેજ પ્રોગ્રામમાં કન્વર્ટ કરી શકો છો તેથી તે ખૂબ મુશ્કેલ નથી તેથી આ હેન્ડ એસેમ્બલી દ્વારા કરવામાં આવે છે અને આ પ્રક્રિયાને હેન્ડ એસેમ્બલી તરીકે ઓળખવામાં આવે છે તેથી પ્રોગ્રામર દરેક એસેમ્બલી લેંગ્વેજ સૂચનાને સમકક્ષ હેક્સાડેસિમલ કોડ અથવા મશીન લેંગ્વેજમાં અનુવાદિત કરે છે અને પછી હેક્સાડેસિમલ કોડ મેમરીમાં દાખલ થાય છે તેથી આ રીતે હેન્ડ એસેમ્બલી કરવામાં આવતી હતી અને સ્વાભાવિક રીતે આ કામગીરી કરતી વખતે ભૂલ થવાની સંભાવના હોય છે તેથી હું યોગ્ય નેમોનિક પસંદ કરવામાં કેટલીક ભૂલ કરી રહ્યો હોઈશ અને પછી તે કોમ્પ્યુટર સિસ્ટમમાં હેક્સાડેસિમલ પ્રોગ્રામને દાખલ કરવો માથાનો દુખાવો બની જાય છે જેથી તે ભૂલનું જોખમ ત્યાં રહેલ છે તેથી ત્યાં બીજી શક્યતા એ છે કે આપણે એસેમ્બલર નામના પ્રોગ્રામનો ઉપયોગ કરીએ છીએ તેથી આ એસેમ્બલર પ્રોગ્રામ કમ્પાઇલર ની જેમ જ ઉચ્ચ સ્તરની ભાષાના પ્રોગ્રામને મશીન ભાષામાં અનુવાદિત કરે છે અને આ એસેમ્બલર્સ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરી શકે છે વાસ્તવમાં જો તમે કોઈપણ કમ્પાઈલરમાં તપાસ કરો તો તેમાં એક સ્ટેજ હશે જેને એસેમ્બલર કહેવાય છે તેથી કોઈ કમ્પાઈલર પ્રોગ્રામને સીધું મશીન ભાષામાં અનુવાદિત કરતું નથી પરંતુ તે તેને એસેમ્બલરમાં રૂપાંતરિત કરે છે અને એસેમ્બલરથી તેને મશીન ભાષામાં રૂપાંતરિત કરવામાં આવશે તેનું કારણ ખૂબ જ સરળ છે જેમ કે કોમ્પ્યુટર સિસ્ટમ સંખ્યાબંધ ઉચ્ચ સ્તરીય ભાષાઓને સપોર્ટ કરે છે અને પછી વ્યક્તિગત કમ્પાઇલર્સ કોડને તે પ્રોસેસર માટે એસેમ્બલી લેવલ લેંગ્વેજ પ્રોગ્રામમાં કન્વર્ટ કરે છે અને સિસ્ટમમાં મારી પાસે એક જ એસેમ્બલર હોઈ શકે છે અને તે સિંગલ એસેમ્બલર હવે આ બધા એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરી શકે છે તેથી આ બધા કમ્પાઇલરના ભાગ રૂપે એસેમ્બલરને મૂકવાના પ્રયત્નોને ડુપ્લિકેટ કરવાનો કોઈ અર્થ નથી તેથી એસેમ્બલરનો ભાગ અલગ બનાવવામાં આવે છે અને આ કમ્પાઈલર એસેમ્બલી સ્તર સુધી કોડ જનરેટ કરે છે અને ત્યાંથી એસેમ્બલર કામ લે છે અને કરે છે ત્યાં ઘણા એસેમ્બલર્સ ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ એસેમ્બલી પ્રક્રિયામાં થાય છે તેથી આગળ આપણે 8085 માઇક્રોપ્રોસેસર આર્કિટેક્ચર માં જઈશું તેથી તે 8 bit સામાન્ય હેતુ માટેનું માઇક્રોપ્રોસેસર છે તો ચાલો આપણે 8 bit નો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ તેથી તે એક સમયે 8 bit કામગીરી કરી શકે છે તેથી મોટાભાગની કામગીરી જે તે કરે છે તે 8 bit ડેટા પર હોય છે અને ભલે તેને આપણે 16 bit પર ચલાવીએ પરંતુ તે ફક્ત 8 bit ડેટા તરીકે તેને હેન્ડલ કરશે તેથી તે કોઈ ખાસ હેતુની વસ્તુ નથી ઉદાહરણ તરીકે જો તમે ડિજિટલ સિગ્નલ પ્રોસેસર શોધી રહ્યા હોવ તો એવું નથી કે તે સિગ્નલ પ્રોસેસિંગ એપ્લિકેશન માટે સમર્પિત હોય છે તેથી તે સામાન્ય હેતુનું પ્રોસેસર હોય છે અને તે માઇક્રોપ્રોસેસર છે તે વાસ્તવમાં એક CPU છે જેમાં ALU નો સમાવેશ થાય છે પછી તમારી પાસે રજિસ્ટર અને તે બધું હોય છે પરંતુ તેની પાસે મેમરી અને તે બધું નથી હોતું તે 64 કિલો મેમરીને સંબોધવામાં સક્ષમ હોય છે તેથી જ્યારે પણ તે મેમરીને એક્સેસ કરે છે ત્યારે તે દરેક 8 bit ના સંદર્ભમાં હશે તેથી તે રીતે તમે કહી શકો કે તે 64 કિલો બાઈટ મેમરી હોય છે કે જેને આ પ્રોસેસર દ્વારા સંબોધવામાં આવી શકે છે હવે સિસ્ટમમાં 64 કિલોબાઈટ મેમરી હશે કે નહીં તે મૂળભૂત પ્રોસેસર તરીકે 8085 નો ઉપયોગ કરતી સિસ્ટમના ડિઝાઇનર પર આધાર રાખે છે હવે જો તે 64 કિલોબાઈટનો ઉપયોગ ન કરી રહ્યો હોય તો કદાચ સિસ્ટમને તેમાં માત્ર 32 કિલોબાઈટ મેમરી મળી છે તેથી બાકીની જગ્યાઓ ખાલી હશે અને તે સિસ્ટમમાં કોઈપણ પ્રોગ્રામના અમલ દરમિયાન પ્રોસેસર તે શ્રેણીમાં એડ્રેસ જનરેટ કરવા જોઈએ નહીં કોઈપણ રીતે મૂળભૂત પ્રોસેસર તે 64 કિલોબાઈટ મેમરીને સંબોધિત કરવાની ક્ષમતા ધરાવે છે ભૌતિક રીતે તે 40 ચિપ છે અને તેથી આ વિગતવાર પિન લેઆઉટ છે જેને આપણે જોઈશું અને 5 વોલ્ટ પાવર સપ્લાય ત્યાં જરૂરી હોય છે જે 3 મેગાહર્ટ્ઝની કલોકની આવૃત્તિ પર કાર્ય કરી શકે છે અને તે ઉપરની તરફ સુસંગત હોય છે તેનું પાછલું સંસ્કરણ 8080 છે જે પિન લેઆઉટની દ્રષ્ટિએ તેની સાથે સુસંગત હોય છે તેથી આ 8085 નો પિન ડાયાગ્રામ છે તેથી આપણને આ Vcc મળ્યું છે જે પાવર સપ્લાય પિન છે તો આપણને આ x1 અને x2 મળ્યા છે તેથી જેમાં આપણે કલોક સિગ્નલ જનરેટ કરવા માટે એક સ્ફટિકને બાહ્ય રીતે જોડવું પડશે તેથી આ કલોક જનરેટર છે તેથી આ x1 અને x2 સાથે જોડાયેલ હશે પછી આપણી પાસે કેટલીક વિશેષ લાઈનો છે તેથી આપણી પાસે કેટલીક વિશેષ લાઈનો હોય છે જેમ કે મેં કહ્યું કે તે 64 કિલોબાઈટ મેમરીને સંબોધિત કરી શકે છે તેથી જો તે 64 કિલોબાઈટ મેમરી એક્સેસ કરી રહ્યું હોય તો મને 16 એડ્રેસ bit લાઈન્સ 216 ની જરૂર હોય છે તેથી તમે A8 થી A15 તરીકે ચિહ્નિત થયેલ પિન નંબર 21 થી 28 જોશો તેથી આ 8 bits છે અને આ પિન નંબર 19 થી આ પિન નંબર 12 છે તેથી તે ખરેખર અન્ય bits છે તેથી આ AD0AD AD7 સુધી છે તેઓ મલ્ટિપ્લેક્સ એડ્રેસ ડેટા બસ છે તેથી આ મલ્ટિપ્લેક્સ શબ્દને આપણે પછીથી સમજીશું પરંતુ આ એડ્રેસ લાઇન પણ આપશે તેથી એડ્રેસ બસ કુલ 16 bit છે તેમાંથી આ બાજુ 8 bit છે અને આ બાજુ મને 8 bit મળ્યા છે Vss ગ્રાઉન્ડ છે ડેટા બસ પણ AD0 થી AD7 દ્વારા આપવામાં આવે છે જો તમે ફક્ત આ અક્ષર A ને અવગણો તો તમને જે મળે છે તે D0 થી D7 મળે છે તેથી આ ખરેખર ડેટા બસ છે તેથી એડ્રેસ અને ડેટા તેમને સમાન પિન પર મેપ કરવામાં આવ્યા છે તેથી સરનામું 0 અને ડેટા 0 તેઓ પિન નંબર 12 એડ્રેસ 1 અને ડેટા 1 તે પિન નંબર 13 પર મૂકવામાં આવે છે વગેરે પરંતુ ડેટા ખરેખર ચિપના કદને ઘટાડે છે કારણ કે તમારી પાસે કોઈપણ મનસ્વી કદનું પિન પેકેજ હોઈ શકતું નથી આ 40 પિન પેકેજ એક પ્રમાણભૂત પેકેજ છે તે પછી મને લાગે છે કે આગળની પિનની સંખ્યા 64 છે તેથી આ રીતે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી તેથી તે ફરજિયાત છે કે આપણે પિનનું કદ પેકેજિંગ સાથે સુસંગત રાખીએ ત્યાં આના જેવા કેટલાક ખાસ સંકેતો છે જેમ કે રીડ બાર અને રાઈટ બાર જે રીડ એન્ડ રાઈટ ઓપરેશન માટે છે તેથી તેઓ જોડાયેલા હોવા જોઈએ પછી ત્યાં વિક્ષેપિત રેખાઓનો સમૂહ છે જો તમે બહારના શબ્દથી આ પ્રોસેસરની મૂળભૂત કામગીરીમાં વિક્ષેપ પાડવા માંગતા હોવ તો તમે TRAP RST 7 5 6 5 5 5 INTR રેખાઓનો ઉપયોગ કરી શકો છો તેથી આ રેખાઓનો ઉપયોગ પ્રોસેસરને જાણ કરવા માટે કરી શકાય છે કે બહારની દુનિયામાં કંઈક અસાધારણ ઘટના બની છે અને તેણે તેની કાળજી લેવી જોઈએ ઉદાહરણ તરીકે કદાચ RST 7 5 રેખાઓ માઉસ સાથે જોડાયેલ હોય અને જ્યારે પણ આ માઉસ ક્લિક કરવામાં આવે ત્યારે તે પ્રોસેસરને કહે છે કે વપરાશકર્તાએ કૃપા કરીને માઉસ બટનને એકવાર ક્લિક કર્યું છે તેથી તે રીતે માઇક્રોપ્રોસેસર તેને અનુરૂપ કેટલીક વિશેષ ક્રિયાઓ કરી શકે છે તેથી આપણે તે વસ્તુઓ પર પછીથી આવીશું પછી તે સિવાય આપણને આ ALE સિગ્નલ મળ્યું છે આ ALE સિગ્નલ એડ્રેસ લેચ સક્ષમ છે ALE આ મલ્ટીપ્લેક્સ એડ્રેસ અને ડેટા બસ લાઇનને અલગ કરવા માટે ઉપયોગી થશે પછી બીજી લાઇન છે તે IOM છે તે ઇનપુટ આઉટપુટ અથવા મેમરી છે તેથી જ્યારે આ પ્રોસેસર અમુક મેમરી ઉપકરણ સાથે જોડાયેલ હોય ત્યારે તે અમુક IO ઉપકરણ સાથે સમાન રીતે કનેક્ટ થઈ શકે છે પ્રોસેસર કેટલાક ડેટા માટે બહારની દુનિયાને એક્સેસ કરી રહ્યું છે તેથી ડેટા મેમરીમાંથી છે કે IO ઉપકરણમાંથી તે માટે જો તે IO ઉપકરણમાંથી હોય તો તે કિસ્સામાં આ IOM રેખા મૂલ્ય 1 બનશે અને જો તે મેમરીમાંથી હશે તો આ IOM રેખા 0 ની બરાબર હશે તેથી તે મુજબ આપણે કેટલીક ડીકોડર સર્કિટરી ડિઝાઇન કરી શકીએ છીએ જેના દ્વારા કાં તો મેમરી ચિપ સક્ષમ થશે અથવા IO ઉપકરણો સક્ષમ થઈ જશે આ રેખાકૃતિ આપણી પાસે જે વસ્તુઓ છે તે સમજવાની વધુ સ્વચ્છ રીત આપે છે તેથી આપણને આ હાયર ઓર્ડર એડ્રેસ બસ A8 થી A15 પિન 21 થી 28 માં મળી છે એડ્રેસ અને ડેટા બસ AD0 થી AD7 મલ્ટીપ્લેક્સ્ડ છે તેથી તેઓ અહીં મલ્ટિપ્લેક્સ્ડ છે ક્રિસ્ટલ અહીં પિન 1 અને 2 વચ્ચે જોડાયેલ છે પિન 40 એ સપ્લાય વોલ્ટેજ 5v છે અને પિન 20 એ Vss છે જે ગ્રાઉન્ડ લાઇન છે પછી આપણી પાસે કેટલાક વિક્ષેપો છે જે પિન નંબર 6 7 8 9 અને 10 છે તેથી તે ઇન્ટરપ્ટ પિન છે પછી તમે INTA બાર લાઇન માં કેટલાક વિક્ષેપ સ્વીકારી શકો છો તેથી આ પિન નંબર 11 છે આ પિન નંબર 10 INTR સાથે જોડાણમાં આવે છે તેથી આ INTR ઇન્ટરપ્ટ આવી રહ્યું છે પ્રોસેસર દ્વારા ઇન્ટરપ્ટ એક્નોલેજમેન્ટ પિન સક્રિય થાય છે તેથી જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે આપણે ઇન્ટરપ્ટ પર ચર્ચા કરીશું તેથી આપણે એક્નોલેજ પિન્સના આ દુભાષિયા વિશે વાત કરીશું પ્રોસેસર કે માઈક્રોપ્રોસેસર સિવાય પણ બીજા ઘણા ઉપકરણો હોઈ શકે છે જેને કલોકના સંકેતની પણ જરૂર હોય છે તેથી આ વાસ્તવમાં બોર્ડ પરના અન્ય ઘટકોને પ્રોસેસરની કલોકનો સંકેત આપે છે તેથી જો તમને માઇક્રોપ્રોસેસર જેવી જ કલોક દ્વારા ચલાવવામાં આવે તેવા કોઈપણ ઉપકરણની જરૂર હોય તો તમે તે હેતુ માટે આ કલોકની રૂપરેખાનો ઉપયોગ કરી શકો છો એ જ રીતે એક RESET બાર પિન હોય છે જ્યારે આ રેખા 0 હોય એટલે કે 8085 રીસેટ થશે ત્યારે તેના પરિણામે પ્રોસેસર શરૂઆતથી કામગીરી શરૂ કરશે પ્રોસેસરમાં કેટલાક રજીસ્ટરને કેટલીક વિશેષ કિંમતો મળશે જેનો અર્થ એ થશે કે પ્રોસેસર ફરીથી કામગીરી શરૂ કરી રહ્યું છે અને અમુક કલોકની જેમ આ રીસેટ પણ અને આપણને રીસેટ આપવાની જરૂર પડી શકે છે કારણ કે જ્યારે આ રીસેટ પિન સક્રિય થાય છે ત્યારે આપણે અન્ય ઘણા ઉપકરણો પણ રીસેટ કરવા પડે છે તેથી તે રીસેટ આઉટ પિન છે તેથી આ રીસેટ આઉટનો ઉપયોગ અન્ય ઉપકરણોને રીસેટ કરવા માટે થશે અને આપણે આ આ 2 લાઈન SID અને SOD મળ્યું છે તેથી આ SID નો અર્થ સીરીયલ ઇનપુટ ડેટા છે અને SOD નો અર્થ સીરીયલ આઉટપુટ ડેટા છે જો તમે બહારની દુનિયામાંથી આ માઇક્રોપ્રોસેસરને મૂલ્યો ફીડ કરી રહ્યાં છો તો એક શક્યતા એ હોય છે કે તમે કેટલાક IO ઉપકરણને આ એડ્રેસ બસ ડેટા બસ લાઇન દ્વારા કનેક્ટ કરો છો તે કરવાની આ એક રીત છે તે કરવાની બીજી રીત એ છે કે તમારી પાસે અમુક સીરીયલ છે તમારી પાસે અમુક મિકેનિઝમ છે જેના દ્વારા તમે સીરીયલ રીતે bits મોકલી શકો છો અને તેઓ SID લાઇન સાથે જોડાયેલા હોય છે તેથી bits ક્રમશઃ આવી રહ્યા હોય છે અને તે જ રીતે આ SOD લાઇન દ્વારા શ્રેણીબદ્ધ રીતે ડેટાને આઉટપુટ કરી શકે છે તેથી જો તમે ઓછી ઝડપે ડેટા ટ્રાન્સફરથી સંતુષ્ટ હોવ તો તમે આ SID અને SOD લાઇન દ્વારા સીરીયલ કોમ્યુનિકેશન માટે જઈ શકો છો બીજી મહત્વની પિન આપણી પાસે આ રીડ બાર અને રાઈટ બાર છે તેથી તેઓ વાસ્તવમાં વાંચન અને લેખન નિયંત્રણ છે તેથી આ કહેશે કે શું પ્રોસેસર બહારની દુનિયામાંથી વાંચવાનો પ્રયાસ કરી રહ્યું છે કે નહીં અથવા તે બહારની દુનિયાને લખવાનો પ્રયાસ કરી રહ્યું છે કે નહીં તેથી જ્યારે એવું કહેવામાં આવે છે કે ખરેખર મેમરીમાંથી વાંચવાનો પ્રયાસ કરી રહ્યું છે તો આ રીડ બાર લાઇનને 0 બનાવવી જોઈએ એટલે કે તે સક્રિય હોય છે તેથી તે રીડ બાર છે તેથી 0 નો અર્થ એ છે કે તે સક્રિય છે તેથી આ રીડ બાર સિગ્નલ સક્રિય થાય છે અને જો તે મેમરી પર કંઈક લખવાનો પ્રયાસ કરી રહ્યો હોય તો તે કિસ્સામાં તે રાઈટ બાર સિગ્નલ સક્રિય થશે તેથી મેમરીને બદલે તે IO ઉપકરણ પણ હશે અને પછી ભલે તે IO ઉપકરણ હોય કે મેમરી પરંતુ તે આ IOM દ્વારા ઓળખાય છે જેમ મેં કહ્યું છે કે જો આ રેખા 1 ની બરાબર હોય તો તેનો અર્થ એ છે કે પ્રોસેસર અમુક IO ઉપકરણમાંથી મૂલ્ય આવવાની અપેક્ષા રાખે છે અને જો આ મૂલ્ય 0 હોય તો તે મેમરીમાંથી મૂલ્ય આવવાની અપેક્ષા રાખે છે પછી આ 2 પિન S0 અને S1 એવું જણાવે છે કે માઇક્રોપ્રોસેસર આ સમયે કયા સ્ટેજ પર છે તેથી જેમ તમે જાણો છો કે પ્રોસેસર આ ફેચ ડીકોડ અને એક્ઝિક્યુટ સાયકલને અનુસરીને સૂચનાનો અમલ કરે છે તેથી તે તબક્કાઓમાં આ S0 S1 પિનની યોગ્ય કિંમતો હશે તેથી આ મૂલ્યોને જોઈને તમે સમજી શકો છો કે પ્રોસેસર હવે શું કરી રહ્યું છે તો આ S0 S1 IOM RDઅને WR સિગ્નલ પ્રોસેસરની સ્થિતિ વિશે જણાવે છે અને તેઓ સામાન્ય રીતે નિયંત્રણ અને સ્થિતિ સંકેતો તરીકે ઓળખાય છે કારણ કે તે માઇક્રોપ્રોસેસરની સ્થિતિ વિશે વાત કરે છે તેથી જો આપણે સિસ્ટમમાં રહેલા વાયરને જોઈ રહ્યા હોય તો તે સિસ્ટમ બસ તરીકે ઓળખાતી વસ્તુને જન્મ આપે છે તેથી આ તે વાયર છે જે મેમરી અને IO ઉપકરણોને માઇક્રોપ્રોસેસર સાથે જોડે છે એડ્રેસ બસ દિશાહીન હોય છે અને જો આપણે આ એડ્રેસ બસમાં તપાસ કરીએ તો તે પેરિફેરલ અને મેમરી સ્થાનોને ઓળખે છે તેથી આ એડ્રેસ બસને તમે જોઈ શકો છો કે A8 થી A15 તે પ્રોસેસરમાંથી બહાર નીકળી રહ્યા છે અને તે જ રીતે અહીં પણ જ્યારે આ મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસ એડ્રેસ બસ તરીકે કામ કરે છે તો તે પ્રોસેસરની બહાર જાય છે તેથી આ એડ્રેસ બસ દિશાવિહીન છે અને તે પ્રોસેસરમાંથી આઉટપુટની બહાર જઈ રહી છે અને તેનો ઉપયોગ મેમરી લોકેશનને ઓળખવા માટે થાય છે કે જ્યાંથી વેલ્યુ વાંચવાની હોય છે અથવા જ્યાં કિંમત લખવાની હોય છે અથવા પેરિફેરલ ઉપકરણ કે જે ઓપરેશન કરવા માટે એક્સેસ કરવું પડે છે પછી ડેટા બસ દ્વિ દિશાત્મક હોય છે કારણ કે તમારે માઇક્રોપ્રોસેસરમાંથી મૂલ્યને અમુક મેમરી સ્થાન અથવા IO ઉપકરણ પર સ્થાનાંતરિત કરવાની જરૂર પડી શકે છે અથવા તમારે મેમરી સ્થાન અથવા IO ઉપકરણમાંથી પ્રોસેસર પર મૂલ્ય મેળવવું પડી શકે છે તેથી પરિણામે આ ડેટા બસ પ્રકૃતિમાં દ્વિ દિશાત્મક હશે અને ત્યાં નિયંત્રણ બસ છે તેથી તેઓ સિંક્રોનાઇઝેશન સિગ્નલ ટાઇમિંગ સિગ્નલ કંટ્રોલ સિગ્નલ વગેરેના સુમેળ માટે હોય છે તેથી તેઓ ખરેખર નિયંત્રણ બસની રચના કરે છે તેથી સિસ્ટમ બસમાં તે તમામ વાયરનો સમાવેશ થાય છે કે જે એડ્રેસ બસ ડેટા બસ અને કંટ્રોલ બસ બનાવે છે